હેલો અને સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના અભ્યાસક્રમના આ લેક્ચરમાં તમારું સ્વાગત છે અગાઉના વિડિઓ લેક્ચરમાં આપણે મેલ્ટડાઉન એટેક જોયો હતો અને સ્પેક્ટર ને જોયું સ્પેક્ટરનો એક બીજો પણ પ્રકાર છે જે આ વિડિઓમાં વેરિઅન્ટ 2 તરીકે ઓળખાય છે આપણે ફરીથી સ્પેક્ટર ના આ બીજા પ્રકારને જોશું જેમ આપણે પહેલાં જોયું છે કે આ વેરિઅન્ટ પણ સ્પેક્યૂલેટિવ એક્ઝેક્યુશન જે આધુનિક પ્રોસેસર માં છે તેના પર આધારિત છે અને તે બીજી પ્રોસેસ માંથી સીક્રેટ માહિતીને લેવા માટે આ સ્પેક્યૂલેટિવ એક્ઝેક્યુશન નો ઉપયોગ કરે છે વેરિએન્ટ 2 માં સેટઅપsetup નીચે મુજબ છે કે આપણી પાસે વિકટીમ ની એડ્રેસ સ્પેસ છે તેથી આ વિકટીમ પ્રોસેસ ની એડ્રેસ ની સ્પેસ માં છે અને આપણે માનીએ છીએ કે આ પ્રોસેસ સ્પેસ ના કેટલાક ભાગો છે કે જેમાં કેટલાક સીક્રેટ ડેટા છે જેથી એટેકર શું કરવા માગે છે તે એ છે કે એટેક એ સ્પેકટર એટેકનો ઉપયોગ કરીને આ સીક્રેટ ડેટા મેળવવા માંગે છે તેથી પહેલું કામ જે કર્યું છે તે છે કે એટેકર 2 પ્રદેશોને ઓળખી શકશે તેથી 1 અહીં બતાવ્યા પ્રમાણે રજિસ્ટર મૂલ્યના આધારે પરોક્ષ જંપ લગાવ્યો છે અને આ જંપઅમુક ચોક્કસ છે સ્પેક્ટર ગેજેટ જે વિકટીમ યુઝર ની યુઝર એડ્રેસ ની સ્પેસ માં હાજર છે તેથી આ ગેજેટમાં કેટલીક સૂચનાઓનો સમાવેશ થાય છે જે સીક્રેટ માહિતીના સમાવિષ્ટોમાં રજિસ્ટર માં લોડ કરશે તેથી આપણે જોઈએ છીએ તે છે કે એટેકર એકવાર તમે આ પરોક્ષ જંપનો ઉપયોગ આ ગેજેટ પર જવા કર્યો આ ગેજેટમાં લોડ સૂચના જેના દ્વારા રજિસ્ટર માં સીક્રેટ ડેટા શામેલ કરવામાં આવે છે એના પછી એક્ઝિટ જેવી સૂચનાઓ છે તેથી સ્પ્રેક્ટર 2 પર એટેક ને માઉન્ટ કરવા માટે એટેકર શું કરે છે તે તે નીચે પ્રમાણે યુઝર સ્પેસ સાથે પોતાનો એટેક પ્રોગ્રામ બનાવે છે જેથી એટેક કરનાર પહેલા કેટલીક પરોક્ષ બ્રાન્ચ જેવી સૂચના બનાવશે નોંધો કે આ સરનામું અથવા આ ચોક્કસ સ્થાનનું સરનામું વિકટીમ ના એડ્રેસ ની સ્પેસ માં હાજર પરોક્ષ બ્રાન્ચ જેવું જ છે તેથી અહી એ પણ ધારણા છે કે એટેક કરનાર કેટલાંક ગેજેટનું સરનામું જાણે છે અને તેના પોતાના એડ્રેસ ની સ્પેસ આ એરિયાને રિટર્ન થી બદલે છે તે શું કરે છે તે જ પ્રોસેસર જેના પર આ વિકટીમ ની પ્રોસેસ છે તેના પર એટેક કરનાર આ એટેક ચલાવશે તેથી અહીં શું થશે તેવું વારંવાર થાય છે કે એટેકર આ પરોક્ષ બ્રાન્ચ બનાવશે જે આ ક્ષેત્રમાં જંપ લગાવશે અને તે આ રીતે લૂપમાં કરે છે જે થાય છે તે એ છે કે એટેકર બ્રાન્ચ પ્રિડીકટરને તાલીમ આપી રહ્યા છે કે આ પરોક્ષ બ્રાન્ચની પછી આગળની સૂચના રીટર્ન સૂચના છે તેથી બ્રાન્ચ પ્રિડીકટર તેના લર્નિંગપદ્ધતિઓ પર આધારિત જે આપણે પહેલાં જોયું છે તેમ પછીથી આપમેળે આ રિજિયનમાંથી ડેટા મેળવવાની શરૂઆત કરશે અને હાજર સૂચનોને સ્પેક્યૂલેટિવ રીતે આ પ્રદેશમાં ચલાવી શકશે આ પ્રોસેસરની નબળાઈ એ છે કે બ્રાન્ચ પ્રિડીકટર ફક્ત એડ્રેસ ની સ્પેસ માં વર્ચુઅલ એડ્રેસ જુએ છે અને એક પ્રોસેસ ના વર્ચુઅલ એડ્રેસ ને બીજી પ્રોસેસ થી અલગ કરવામાં સક્ષમ નથી અને જ્યારે અન્ય બ્રાન્ચ જે વિકટીમમાં છે બ્રાન્ચ પ્રિડીકટર તેની ટાર્ગેટ બફર શોધીશે જે જોશે કે આગળનું સરનામું આને અનુરૂપ છે અને તે એડ્રેસ નેસ્પેક્યૂલેટિવ રીતે ચલાવવાનું શરૂ કરશે તેથી યાદ રાખો કે આ ગેજેટ જે વિકટીમ ની એડ્રેસ ની સ્પેસ માં હાજર છે તેમાં ખરેખર કેટલાક ઑપરેશન છે જેવા કે એડ એક્ઝિટ અથવા લોડ ઑપરેશન જે વિકટીમ ના એડ્રેસ સ્થાનમાંથી સિક્રેટ ડેટા રજિસ્ટર માં લોડ કરશે અને આ પ્રોસેસ દરમિયાન આપણે પહેલાંની વિડિઓઝમાં જોઈ લીધું છે કે સીક્રેટ માહિતીની સામગ્રી કેશમાં હાજર હશે કેશ સ્થિતિમાં ફેરફાર કરશે અને તેથી કેશ હિટ અને કેશ મિસ માટે જરૂરી સમય જેવી તકનીકોનો ઉપયોગ કરી શકાય છે અને તેથીકેશ હિટ અને કેશ મિસ માટે જરૂરી સમય જેવી તકનીકોનો ઉપયોગ સીક્રેટ ડેટા શું છે તે ઓળખવા માટે કરી શકાય છે જે આપણે અહીં જોયું છે તે આ છે કે આ variant 2 માં સંપૂર્ણ રીતે અલગ પ્રોસેસ નો ઉપયોગ કરીને એટેક કરનાર તેની ચોક્કસ પરોક્ષ બ્રાન્ચને તેની પોતાના એડ્રેસ સ્પેસ માં રચના કરી શકે છે અને પ્રોસેસરમાં બ્રાન્ચ પ્રિડીકટરને હવે સ્પેક્યૂલેટિવ રીતે એક્ઝિક્યુટ કરવા માટે ફોર્સ કરશે તેથી આ સ્પેક્યૂલેટિવ સીક્રેટ માહિતીને રજિસ્ટર Aમાં લોડ કરવા દબાણ કરશે જે પછી વિકટીમ ની એડ્રેસ ની સ્પેસ ની માહિતી મેળવવા માટે ઉપયોગ કરી શકાય છે છેલ્લા વર્ષોમાં મેલ્ટડાઉન ઇન્સ્પેક્ટર દ્વારા મેલ્ટડાઉન રોકવા એક મહત્વપૂર્ણ વસ્તુ વિકસાવવામાં આવી છે જે ઓપરેટિંગ સિસ્ટમ એડ્રેસ સ્પેસ ના પુનર્ગઠન પર આધારિત છે 2018 ની પહેલાં સામાન્ય રીતે યુઝર અને કર્નલની સ્પેસ આ ખાસ રીતે ગોઠવવામાં આવતી હતી જેથી આપની પાસે આ તે પ્રોસેસ માટેનું વર્ચુઅલ એડ્રૈસ સ્પેસ છે તે બે પ્રદેશોમાં વહેંચાયેલું હતું એક યુઝર સ્પેસ અને સ્પેસ કર્નલ સ્પેસ ઉદાહરણ તરીકે 32 બીટ લિનક્સ સિસ્ટમની આ સીમા શૂન્ય XC હતી ત્યારબાદ સાત શૂન્ય આ સ્થાનની નીચે યુઝર સ્પેસ છે અને આ સ્થાનની ઉપર કર્નલ સ્પેસ છે હવે મેલ્ટડાઉન એટેક કામ કરે છે કારણ કે યુઝર સ્પેસ પ્રોગ્રામ પ્રોસેસરની બહારની વર્તણૂકના સ્પેક્યૂલેટિવ ઉપયોગ કરી શકે છે કર્નલ સ્પેસ નો ડેટા જોવા માટે આ માટે કાઉન્ટરમેઝર્સ જે કામ કરે છે તે KPTI અથવા કર્નલ પેજ ટેબલ આઇસોલેશન તરીકે ઓળખાય છે જ્યાં ત્યાં બે પેજ ટેબલ સેટ છે જેમાંથી એક જે યુઝર મોડમાં સક્રિય હોય અને બીજા કર્નલ મોડમાં છે જેથી કર્નલ કોડ પર સંપૂર્ણ પેજ ટેબલ હાજર નથી અને ફક્ત કર્નલ સ્પેસ માટે એક નાનો સ્ટબ હાજર ન હોય તેથી જ્યારે પણ યુઝર સ્પેસ પ્રોગ્રામ સિસ્ટમ કોલ કરે છે ત્યારે તે પ્રથમ આ કર્નલ સ્પેસ માં જશે જે પછી કર્નલ મોડ માં સ્થળાંતર કરશે અને આ ક્ષેત્રમાં આખી કર્નલ સ્પેસ ને મેપ કરશે તેવી જ રીતે સિસ્ટમ કોલ પરથી રિટર્ન આવે ત્યારે વર્ચુઅલ સ્પેસ યુઝર મોડમાં પાછી જશે આ હવે જો મેલ્ટડાઉન પ્રકારનો એટેક ખરેખર ઉપયોગમાં લેવામાં આવ્યો હોય તો તે યુઝર સ્પેસમાંથી થવો જોઈએ અને તેથી ખરેખર કર્નલ સ્પેસ મેમરીમાંથી કાંઈ વાંચી શકશે નહીં કારણ કે કર્નલ સ્પેસ મેમરીને આ ચોક્કસ મોડમાં મેપ કરેલું નથી સ્પેકટરના ફર્સ્ટ વેરિઅન્ટ માટે સૂચવવામાં આવેલી અન્ય તકનીકો કમ્પાઈલર પેચ છે જે સ્પેકયુલેશન નેરોકવા માટે LFENCE સૂચના જેવા અવરોધોનો ઉપયોગ કરે છે જેથી LFENCE સૂચના X86 પ્રોસેસર દ્વારા સપોર્ટેડ છે જે ક્રમિક એક્ઝેક્યુશન માટે ફોર્સ કરે છે તેથી LFENCE સૂચના તેનાથી આગળની કોઈપણ સ્પેકયુલેશનને અટકાવશે વેરિએન્ટ 2 એટેકને રોકવા માટે બ્રાન્ચ પ્રિડીકટરમાં વિવિધ બ્રાન્ચ ટાર્ગેટ બફર હોવા જોઈએ દરેક બ્રાન્ચ ટાર્ગેટ બફર એક પ્રોસેસ ને સંભાળશે ઉદાહરણ તરીકે જો આપની પાસે હાઇપરથ્રેડ સપોર્ટેડ પ્રોસેસર હોય તે સાથે જ મલ્ટિથિરીંગ SMT થ્રેડો હોય તો તે બે અલગ અલગ BTB હાજર હોય તેથી આ સૂચવે છે કે સ્પેક્ટર વેરિઅન્ટ 2 કામ કરશે નહીં કારણ કે દરેક પ્રોસેસ અથવા દરેક થ્રેડ જે એક સાથે ચાલી રહ્યો છે તે તેના પોતાના BTBનો ઉપયોગ કરશે અને તેથી તે એટેક જ્યાં એક થ્રેડમાં એક અનુમાન બીજા થ્રેડમાં સ્પેક્યૂલેટિવ એક્ઝેક્યુશન ને અસર કરે છે તે થશે નહીં આભાર